એન્જિનિયરિંગ ગણિત 1 પરના વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે અને આજનો વિષય ઇંડીટરમીનેટ ફોર્મ છે તેથી આ તે કન્સેપ્ટ છે જે આપણે આજે આવરીશું તેથી ઇંડીટરમીનેટ ફોર્મ એલ'હોસ્પીટલL'Hospital's ના નિયમો જે આવા ફોર્મ નક્કી કરવા માટેના મૂળભૂત સિદ્ધાંત છે અને કેટલાક ઉદાહરણો બતાવ્યા છે તેથી હું ઇંડીટરમીનેટ ફોર્મ વિષય પર આગળ વધું તે પહેલાં તમારા પાછલા વ્યાખ્યાનમાં શું શીખ્યા તે રિકોલ કરું જનરલાઈઝ મીન વેલ્યુ થીયોરમ અથવા કાઉચી મીન વેલ્યુ થીયોરમ જેની અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા થઈ હતી તેથી આપણે ત્યાં જોયું છે કે જો ક્લોઝ ઇન્ટરવલ માં બે ફંક્શન f અને g સતત હોય અને ઓપન ઇન્ટરવલa b માં ડીફ્રેન્સીએબલ હોય અને g એ g નું ડેરીવેટીવ છે જે ઇન્ટરવલ ની અંદર ક્યાંય પણ નષ્ટ થતું નથી તો ત્યાં ઓપન ઇન્ટરવલab માં એક પોઈન્ટ c હોય છે જેમ કે fb f gb g તે પોઈન્ટ c પરના ડેરિવેટિવ્ઝ ના ગુણોત્તર સમાન છે તેથી પરિણામોનો સરવાળો સાબિત કરવા માટે આ જનરલાઈઝ મીન વેલ્યુ થીયોરમ નો ઉપયોગ આજે કરવામાં આવશે અને ઇંડીટરમીનેટ ફોર્મ શું છે તેથી ઉદાહરણ તરીકે જો આપણે આ લઈએ sin x 1 x 1 આ sin અને x 1 નો ગુણોતર અથવા આ ગુણોત્તર જેવું આપણે ધ્યાનમાં લઈ શકીએ x2 1x 1 તેથી જ્યારે x 1 હોય ત્યારે તેનું મૂલ્યાંકન કરવા માંગીએ છીએ તેથી જો આપણે x 1 ને સબ્સીટ્યુટ કરીએ તો આપણે અહીં 0 મેળવીએ છીએ અને 0 દ્વારા વિભાજીત છે તેવી જ રીતે અહીં આપણે 00 મેળવીએ છીએ તેથી આ કિસ્સાઓમાં આપણે ફક્ત x 1 ને સબ્સીટ્યુટ કરી શકતા નથી અને અહીં આપેલ આ એક્સપ્રેશન ની વેલ્યુ મેળવી શકો છો અથવા ઉદાહરણ તરીકે આપણી પાસે x x અને અમે એ જોવા માંગીએ છીએ કે જ્યારે x 0 હોય ત્યારે આ એક્સપ્રેશન નું શું થશે તેથી જો આપણે અહીં x 0 મૂકીએ તેથી 1 cos0 ફરીથી 1 છે 0 અને 0 દ્વારા વિભાજીત છે તેથી આપણી પાસે બીજું 00 ફોર્મ છે જે સીધું x 0 બદલીને મૂલ્યાંકન કરી શકાતું નથી તેથી પ્રશ્ન એ છે કે જ્યારે f અને g બંને 0 થાય છે ત્યારે f g ના ગુણોત્તરનું શું થયું આ એ પરિસ્થિતિઓ છે જેનો આપણે આ ઉદાહરણોમાં ધ્યાનમાં લીધું છે તેમાંથી દરેક f અને g બંનેનું 0 છે અને હવે આપણે એ જોવા માંગીએ છીએ કે આ એક્સપ્રેશન નું શું થશે અને આજના વ્યાખ્યાનમાં આપણે જોશું કે ઉદાહરણ તરીકે આ ફોર્મ અહીં sin x 1 જ્યારે આપણે લીમીટ તરીકે x૧ લઈએ છીએ કારણ કે આપણે આ એક્સપ્રેશન માં ફક્ત x 1 નો વિકલ્પ લઈ શકતા નથી પરંતુ આપણે લીમીટ વિશે વાત કરી શકીએ છીએ તેથી sin x 1 ⁡ ૧ આવશે અને જ્યારે બીજા કિસ્સામાં x2 1x 1 આ 1 ફક્ત આ x 1 ને ન્યુમેરેટર માંથી રદ કરીને મેળવી શકાય છે કારણ કે આ ન્યુમેરેટર ૧ x 1 અને x1 જેમ લખી શકે છે તેથી આ x 1 આ x 1 સાથે રદ થશે અને પછી આ લીમીટ ફક્ત 2 હશે આ એક 1 cos x x કોઈ ફરી મૂલ્યાંકન કરી શકે છે આપણે વ્યાખ્યાનમાં પછીથી જોઈશું કે આ લીમીટ 0 છે તેથી આ ત્રણેય કેસોમાં આપણે જોયું છે કે આ ફોર્મ્સ 00 ફોર્મ્સ હતા પરંતુ તેમની લીમીટ અલગ છે પહેલા કેસમાં તે 1 છે અહીં તે 2 છે અને ત્રીજો 0 છે તેથી આ ઇંડીટરમીનેટ એક્સપ્રેશન ઓ શું છે જે આપણે હવે જોશું તેથી તેઓ 00 ની જેમ દેખાઈ શકે છે અને આપણે બીજી શક્યતા જોઇ છે કે ન્યુમેરેટર અને ડીનોમીનેટર બંને છે તેથી અમારી પાસે ફોર્મ ∞ ∞ અથવા 0 × ∞ છે ત્યાં અન્ય ઇંડીટરમીનેટ ફોર્મ છે જેમ કે ∞ ∞ અથવા આ એક્ષ્પોનેન્ટ ફોર્મ માં 00 0 પાવર ઇન્ફીનિટી તેથી આ બધા ઇંડીટરમીનેટ ફોર્મ છે અને અમને ખબર નથી કે ઉદાહરણ તરીકે 0 અથવા 1∞ ∞ ની કિંમત શું છે તેથી અહીં એક ટિપ્પણી હતી કે આ એક્સપ્રેશન ઓ જે પછી જુદી જુદી હોય છે જેને આપણે ઇંડીટરમીનેટ ફોર્મ કહીએ છીએ ઉદાહરણ તરીકે 0∞×∞∞∞ અથવા ∞ અને નોંધો કે આ ફોર્મ્સ ઇંડીટરમીનેટ ફોર્મ નથી અને અમે આ એક્સપ્રેશન ની વેલ્યુ સીધી શોધી શકીએ છીએ ઉદાહરણ તરીકે આ 0 0 ની વેલ્યુ કેટલી છે તે માત્ર 0 છે અને તેથી ∞×∞ જે ખૂબ મોટી સંખ્યા છે અને જયારે તમે ગુણાકાર કરો ત્યારે કુદરતી રીતે તમને મળશે ∞ ફરીથી અહીં ∞ ∞ ફરીથી ∞ બનશે અને સમાન કારણોસર આ પણ ∞ હશે અને ∞ અમે લખી શકીએ છીએ કે તેને 1 પર પર લખો અને પછી ∞ છે તેથી આ 1 જે 0 બનશે તેથી આ ફોર્મ્સ ઇંડીટરમીનેટ ફોર્મ નથી તેથી જો આપણે ગણતરી દરમિયાન આવા એક્સપ્રેશન ઓ શોધી શકીએ તો આપણે આ વેલ્યુ ને સીધા જ બદલી શકીએ પરંતુ આપણે આવા 00∞×∞ એ 0×∞ બધા કેસો માટે વધુ સાવચેત રહેવું જોઈએ કારણ કે આપણે કેટલાક નિયમો દ્વારા તે વેલ્યુ નું મૂલ્યાંકન કરવું પડશે અને તે સ્પષ્ટ નથી કે ∞×∞ ની વેલ્યુ શું છે ઉદાહરણ તરીકે તેથી અહીં એક ખ્યાલ છે કે આવા ઇંડીટરમીનેટ ફોર્મ નક્કી કરવા માટે એલ હોસ્પિટલL'hospital નો નિયમ ખૂબ જ મૂળભૂત નિયમ છે તો ચાલો અહીં આ શું છે ધારો કે આ f અને g બે ફંક્શન છે અને ક્લોઝ ઇન્ટરવલ ab માં સતત છે અને ઓપન ઇન્ટરવલab માં ડીફ્રેનસીએબલ છે અને આ g પ્રાઇમ g નું ડેરીવેટીવ છે જે ઇન્ટરવલ ની અંદર ક્યાંય પણ નષ્ટ થતું નથી તેથી આ બધી શરતો કાઉચી મીન વેલ્યુ થીયોરમ અથવા જનારલાઈઝ મીન વેલ્યુ થીયોરમ ની શરતો છે જે આપણે આજે જોઈ તે શરતો ઉપરાંત જો આપણી પાસે f 0 હોય તો ફંકશન 0 ની કિંમત લે છે a પર અને બીજું ફંક્શન g પણ આ પોઈન્ટ પર 0 ની વેલ્યુ લઈ રહ્યું છે પછી આપણે પ્રૂફમાં જોશું કે એલ હોસ્પિટલL'Hospital ના નિયમ મુજબ કે જો તમે લીમીટ ને x a તરીકે મૂલ્યાંકન કરવા માંગતા હો તો કુદરતી રીતે જમણી બાજુથી સેટિંગ માં x→af g આ ગુણોત્તર જે સીધી આપણે અહીં જોઈએ છીએ કે જે કહે છે f 0 છે તેથી તે 00 ફોર્મ જેવું છે પરંતુ જો તમે આ લીમીટ લો છો અને આ નિયમ કહે છે કે આ લીમીટ આ લીમીટીંગ વેલ્યુ આ લીમીટીંગ વેલ્યુ જેટલી છે જે ડેરિવેટિવ્ઝ નું ગુણોત્તર છે તેથી તે ડેરિવેટિવ્ઝ ની બીજી એપ્લિકેશન છે અને સ્વાભાવિક રીતે આ ડેરિવેટિવ્ઝ ની લીમીટ અસ્તિત્વમાં છે અન્યથા આનો કોઈ અર્થ નથી જો લીમીટ અસ્તિત્વમાં નથી તો અમે આ પોઈન્ટ પર થોડા સમય પછી આવીશું અને આપણે એક ઉદાહરણ જોશું જ્યાં આ લીમીટ અસ્તિત્વમાં નથી પરંતુ તેનો અર્થ એ નથી કે f g ની લીમીટ અસ્તિત્વમાં નથી તેથી અહીં આ નિયમ છે કે જો આવી ડેરિવેટિવ્ઝ ની લીમીટ અસ્તિત્વમાં છે તો આ ફંક્શન ના આ ગુણોત્તરની લીમીટ સમાન હશે તેથી સાબિતી ખૂબ સરળ છે જો આપણે L નો ઉપયોગ કરીએ જો તમે કાઉચી મીન વેલ્યુ થીયોરમ નો ઉપયોગ કરો જેનો સારાંશ આજે આપવામાં આવ્યો હતો તેથી આ કાઉચી મીન વેલ્યુ થીયોરમ છે જ્યારે આપણી પાસે બે ફંક્શન f અને g છે તો f x f અને g x g એ fξgξ થશે અને ક્યાંક a અને x માં વચ્ચે આવેલું છે તેથી આપણે ઇન્ટરવલ માં અહીં એક પોઈન્ટ X લીધો છે x કુદરતી રીતે a ની બરાબર નથી અને પછી આપણે ઇન્ટરવલ a થી x માં આ જનારલાઈઝ મીન વેલ્યુ થીયોરમ લાગુ કર્યું છે તેથી આપણે જાણીએ છીએ કે a પર ફંકશન ની કિંમત અને ફંકશન g ની કિંમત તેથી બંને ફંક્શન a માટે 0 છે તેથી અહીં આ એક્સપ્રેશન માં ડાબી બાજુ f g બની જશે તેથી અહીં આપણી પાસે જે f g છે તે gξ ઉપર fξ ની બરાબર છે અને આ ξ એ a થી x ઈન્ટરવલ માં છે તેથી હવે તમે નોંધ લો કે જો આ લીમીટ અહીં આપણે x → a તરીકે લઈશું અને કારણ કે આ ξ એ ઓપન ઈન્ટરવલ a થી x ની છે તેથી જો x કુદરતી રીતે a સુધી જાય તો ξ પણ a સુધી જશે તેથી જો આપણે અહીં લીમીટ x → a f g લઈએ અને પછી આ લીમીટ ને બરાબર હશે જે a પર જશે કારણ કે ξ ઈન્ટરવલ a → x માં છે તેથી ξ એ a પર જશે તો જમણી બાજુથી અને આ ડેરીવેટીવ અહીં fg અને હવે આપણે ફક્ત ને કોઈ બીજા નામ દ્વારા બદલી શકીએ છીએ અથવા અહીં સૌથી યોગ્ય x છે તેથી આપણે જે જોયું છે કે આ x→a આ ગુણોત્તર fg કંઈ નથી પરંતુ fg છે તેથી આ સામાન્ય રીતે જનારલાઈઝ મીન વેલ્યુ થીયોરમ નો ઉપયોગ કરીને આ L'Hospital's ના નિયમનો પુરાવો છે હોસ્પિટલL'Hospital's ના નિયમનું થોડુંક સામાન્ય સ્વરૂપ છે કારણ કે જો તમે અહી જોશો તો આપણે જમણી બાજુથી x → a લીધો છે કારણ કે આપણે ફંક્શન a થી b માટે આ ઈન્ટરવલ લીધું હતું તો આ એક વધુ સામાન્ય સ્વરૂપ છે જો ફંક્શન f અને g ઓપન ઈન્ટરવલ I માં ડીફ્રેનસીએબલ હોય અને સ્વાભાવિક રીતે તે પર સતત છે અને આ f 0 છે તેથી હવે a ઈન્ટરવલ ની અંદર ક્યાંક છે સીમા પર નહીં તેથી જો આપણી પાસે આ ઈન્ટરવલ માં f 0 g અને gx≠0 છે જો x ≠ a x a કાંઈ પણ થાય આપણને g પર આવા નિયંત્રણોની જરૂર નથી પરંતુ આ x a સિવાય g નષ્ટ થતો નથી તેથી આ કિસ્સામાં પણ કોઈ પણ સરળતાથી તે સાબિત કરી શકે છે કે લીમીટ x → a હવે અહીં કોઈ ડાબી અથવા જમણી નો ખ્યાલ નથી તેથી લીમીટ ફક્ત x → a f g જે fg ની સમાન હોય છે જે જમણી બાજુ અસ્તિત્વ ધરાવે છે અને સાબિતી જેવું છે જે આપણે પહેલા કર્યું છે તે જ સમાન છે કારણ કે હવે આપણે અહીં આ I માં બે ઇન્ટરવલ નો વિચાર કરી શકીએ છીએ તેથી a→x જ્યારે x અને xa લેતા હોય છે અને આપણે બીજા ઇન્ટરવલ ને પણ ધ્યાનમાં લઈ શકીએ છીએ x → a જ્યારે xa હોય તેથી આ બે ઇન્ટરવલ માં આપણે પાછલા પરિણામને લાગુ કરીશું જે ત્યાં સ્થાપિત કરશે કે આ કિસ્સામાં x → a જે બરાબર છે અને પછી જયારે આપણે તે પરિણામને આ ઇન્ટરવલ માં લાગુ કરીશું અને આપણે તે જમણી બાજુથી બંને લીમીટ ની નકારાત્મક બાજુઓથી તે x→a મેળવીશું અને ડાબી બાજુથી આપણે તે જ પરિણામ પ્રાપ્ત કરીશું જે નિષ્કર્ષ પર આવશે કે fg જે x→a fg ની બરાબર છે તેથી બીજી અગત્યની ટિપ્પણી તેથી જ્યારે f અને g ફંક્શન x → a માં વ્યાખ્યાયિત ન થાય ત્યારે આ એલ હોસ્પિટલL'Hospital's નો નિયમ પણ કેસ સાથે સંકળાયેલું છે તેથી આપણે પહેલાનાં બે પરિણામોમાં જે લીધું છે તે f એ 0 છે અને g એ ૦ છે તેથી તે સમયે તે ફંક્શન નાં મૂલ્યો 0 હતા પરંતુ તે જ નિયમ આ બે નમૂનાના ફંક્શન માટે લાગુ પાડી શકે છે જે a પર બરાબર વ્યાખ્યાયિત કરવામાં આવતાં નથી પરંતુ તેમની લીમીટ 0 હોય છે તેથી લીમીટ x → a એ 0 અને g 0 છે તેથી આ કિસ્સામાં પણ આપણે તે જ પરિણામ લાગુ કરી શકીએ છીએ જે આપણે અગાઉ બીજી ટિપ્પણીમાં સ્થાપિત કરી છે તેથી જો આપણે સમજીએ કે પ્રથમ ડેરિવેટિવ્ઝ પણ a પર 0 છે અને ડેરિવેટિવ્ઝ f અને g તેઓ શરતોને સંતોષે છે જે f અને g ફંક્શન પર અગાઉ લાદવામાં આવી હતી તો પછી આ ગુણોત્તરમાં એલ હોસ્પિટલL'Hospital's ના નિયમનો ઉપયોગ કરવો તેથી અમે ફરીથી આ f' ઓવર g' પર એલ હોસ્પિટલL'Hospital's નો નિયમ લાગુ કરી શકીએ કારણ કે f' અને g' માટે હવે આવી જ પરિસ્થિતિઓ છે કારણ કે તે બંને 0 અને પછી નિયમ કહે છે કે અહીં આ લીમીટ fg ડબલ ડેરિવેટિવ્ઝ ની સમાન હશે f અને g ના ડબલ ડેરિવેટિવ્ઝ નો ગુણોત્તર x → a તેથી આ ફરીથી વધુ સામાન્ય ફોર્મ છે કે આ લીમીટ f g એ fg ના ગુણોત્તરની લીમીટ દ્વારા મૂલ્યાંકન કરી શકાય છે પરંતુ જો આ બંને f અને g ૦ થાય આ x→a અથવા xar તો અમે ફરીથી એલ'હોસ્પિટલL'Hospital's નો નિયમ લાગુ કરી શકીએ છીએ તેથી એ જ લીમીટ f ની બીજી ડેરિવેટિવ g દ્વારા વિભાજીત કરવામાં આવેલી લીમીટ જેટલી હશે x → a તરીકેનું બીજું ડેરિવેટિવ અથવા ઉદાહરણ તરીકે f" તેથી f ની ડબલ ડેરિવેટિવ પણ x પર અદ્રશ્ય થાય છે જે a ની બરાબર છે અને g ની આ ડબલ ડેરિવેટિવ પણ x પર અદ્રશ્ય થાય છે જે a ની બરાબર છે તેથી અમે f"g" ની લીમીટ મેળવવા માટે ફરીથી એલ'હોસ્પિટલL'Hospital's નો નિયમ આગળ લાગુ કરી શકીએ છીએ હોસ્પિટલL'Hospital's નો નિયમ પણ લાગુ છે તેથી અહીં બીજું સામાન્યકરણ તે જરૂરી નથી કે x → a આપણે હમણાં જ ચર્ચા કરી છે કે x → a અમુક ફાઈનાઈટ સંખ્યા હતી પરંતુ જ્યારે x → ∞ અથવા x → ∞ લીમીટ હોય ત્યારે કોઈ પણ આ પરિણામ લાગુ કરી શકે છે તેથી આ એક ખૂબ જ સામાન્ય નિયમ છે જે આપણે અહીં આ પ્રદર્શિત કરી રહ્યા નથી દાખલા તરીકે આ ઇન્ફીનિટી કેસ છે પરંતુ કોઈ પણ તેમના પર પણ એલ હોસ્પિટલL'Hospital's નો નિયમ લાગુ કરી શકે છે તેથી હવે આ એલ હોસ્પિટલL'Hospital's ના નિયમનો ઇન્ફીનિટી ફોર્મ દ્વારા ઇન્ફીનિટી માં વિસ્તરણ તો માની લો કે આ f → ∞ અને g → ∞ તરીકે x → a અથવા x → ± ∞ પહેલાના કેસની જેમ પરંતુ હવે તફાવત જે આપણે fx→0gx→0 ને બદલે છે તે બંને તરફ વળ્યાં છે અને આ કિસ્સામાં પણ અમારો સમાન નિયમ છે કે આ બંને ફંક્શન ના ગુણોત્તરની આ લીમીટ તેમના ડેરીવેટીવ ના ગુણોત્તરની લીમીટ હશે જ્યારે આ f અને g 0 પર જાય છે ત્યારે આ અધિકાર પૂરો પાડ્યો છે કે અહીં જમણી બાજુની લીમીટ અસ્તિત્વમાં છે તેથી લીમીટ fg અસ્તિત્વમાં છે તેથી હવે સામાન્ય નિયમ શું છે જો આપણે તે બધા પરિણામોને શામેલ કર્યા છે જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે કે તે બે ફોર્મ્સ હોઈ શકે છે તેથી ક્યાં તો 00 ફોર્મ અથવા ∞ ∞ ફોર્મ બંને કેસ માંથી કોઈ પણ માં x → a અથવા x→±∞ બે ફંક્શન ના ગુણોત્તરની લીમીટ તેમના ડેરીવેટીવ ના ગુણોત્તરની લીમીટ જેટલી હશે તેથી આ બીજી મહત્વપૂર્ણ ટિપ્પણી છે જેનો મેં પહેલાં ઉલ્લેખ કર્યો છે તેથી જો અહીં આ લીમીટ અસ્તિત્વમાં નથી જો ડેરિવેટિવ્ઝ ની લીમીટ અસ્તિત્વમાં નથી તેનો અર્થ એ નથી કે f g ની લીમીટ અસ્તિત્વમાં નથી જે આપણે સરળ ઉદાહરણ દ્વારા જોઈ શકીએ તેથી જો આપણે આનો વિચાર કરીએ x1x ⁡ તેથી આ કિસ્સામાં શું થઈ રહ્યું છે જો આપણે ફક્ત જોઈએ કે અહીં ફોર્મ શું છે તેથી x ∞ સુધી જાય છે વત્તા અહીં કંઈક ફાઈનાઈટ છે તેથી ન્યુમેરેટર ∞ છે અને ફરીથી ભાગાકાર કરતા x પર જાય છે તેથી આપણી પાસે આ કિસ્સામાં ∞∞ ફોર્મે છે અને જો આપણે ખાલી એલ'હોસ્પિટલL'Hospital's નો નિયમ લાગુ કરીએ તો શું થશે તેથી અહીં જો તમે ન્યુમેરેટર નું ડેરીવેટીવ લેશો તો તે 1sin x જે cos x થશે અને X ની ડેરીવેટીવ ની લીમીટ 1 અને x→∞ ની લીમીટ બનશે તેથી અહીં x→∞1cos x લીમીટ છે કારણ કે જયારે x→∞ છે ત્યારે cos x વ્યાખ્યાયિત નથી તેથી મૂળભૂત રીતે આ લીમીટ અહીં 1cos x અને x→∞ તરીકે વ્યાખ્યાયિત નથી તેથી આ લીમીટ અસ્તિત્વમાં નથી પરંતુ જો આપણે x→∞xsin x જેવી કેટલીક અન્ય રીતોમાં તેનું મૂલ્યાંકન કરીએ અને આપણે તેને 1sin x x તરીકે ફરીથી લખીશું તેથી આપણે આ x ને અહીં x થી વિભાજીત કરીશું અને પછી sin x અને તેને અલગ કરીશું તેથી આપણી પાસે xxsin x x છે જેનો અર્થ આ 1sin x x છે અને હવે અમે આ લીમીટ નું સીધુ મૂલ્યાંકન કરી શકીએ છીએ તેથી 1sin x x તેથી જ્યારે x → ∞ તેથી જો આ x → ∞ અહીં છે અને આ sin x કંઇક ફાઈનાઈટ છે તેથી કંઈક ફાઈનાઈટ અને દ્વારા વિભાજીત કરતા આ 0 પર જશે તેથી અહીં બીજો ભાગ sin x x જે x → ∞ તરીકે 0 પર જશે તેથી આપણી પાસે 1 0 એટલે કે આ લીમીટ 1 છે તેથી જો અમે એલ'હોસ્પિટલL'Hospital's નો નિયમ લાગુ કરીને અહીં નિષ્કર્ષ કરી લીધો હોત કારણ કે આ લીમીટ અસ્તિત્વમાં નથી અને અમે દાવો કરી શક્યા હોત કે xsin x x અસ્તિત્વમાં નથી પરંતુ તે ખોટું નિષ્કર્ષ હોત તેથી નિયમ પ્રમાણે દર વખતે જ્યારે આપણે લખ્યું છે ત્યારે ડેરીવેટીવ ના ગુણોત્તરની લીમીટ પૂરી પાડી છે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે અહીં એક ઉદાહરણ છે ચાલો આ αβ∈R તેથી તેઓ રીયલ નંબર છે અને અમારી પાસે આ છે fxtan x βsin x x3x≠0 1x0 તેથી આ કિસ્સામાં આપણે એ શોધવા માંગીએ છીએ કે f અને β ની કઈ વેલ્યુ પર ફંક્શન સતત છે તેથી ફંક્શન f ઈન્ટરવલ 22 માં સતત છે તેથી હવે કંટીન્યુટી માટે આપણને શું જોઈએ છે તેથી આ ફંક્શન ની કંટીન્યુટી માટે આ tan x βsin x x3 ની આ લીમીટ 1 હોવી જોઈએ કારણ કે x ≠ 0 પર ફંક્શન 1 તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી ફંક્શન બધેજ કંટીન્યુઅસ છે સિવાય જયારે x0 હોય તેથી અહીં x ≠ 0 માટે આપણી પાસે આ સરસ ફંક્શન tan π થી π ઉપર વ્યાખ્યાયિત છે તેથી તે કંટીન્યુઅસ sin એ કંટીન્યુઅસ છે x3 કંટીન્યુઅસ છે તેથી ફંક્શન કંટીન્યુઅસ છે ફક્ત એક જ સમસ્યા જે તે x 0 પર બનાવી શકે છે તેથી હવે અમે અહીં સેટ કરી રહ્યા છીએ કે જો આ લીમીટ x→tan x βsin x x31 કરો તો આ ફંક્શન કંટીન્યુઅસ બનશે તેથી આ સ્થિતિમાંથી આપણે α અને β ની ગણતરી કરીશું તેથી અહીં અને β ની કઈ વેલ્યુ માટે આ એક્સપ્રેશન અથવા અહીં આ લીમીટ 1 બરાબર થશે તેથી ચાલો હવે આપણે આ લીમીટ tan x βsin x x3 ની ગણતરી કરીએ તેથી જ્યારે આપણે x → 0 લઈએ ત્યારે tan 0 એ ૦ છે sin 0 એ ૦ છે અને x3 પણ 0 છે તેથી આપણી પાસે મૂળભૂત 00 ફોર્મ છે તેથી ચાલો આપણે આ એક્સપ્રેશનપર એલ'હોસ્પિટલL'Hospital નો નિયમ લાગુ કરીએ તેથી જો આપણે એલહોસ્પિટલL'Hospitalનો નિયમ લાગુ કરીશું તો α અને tan x એ x β sin x બની જશે જે cos x બની જશે અને 3 x2 દ્વારા વિભાજિત થશે તેથી જ્યારે આપણે ડેરિવેટિવ લઈશું ત્યારે x2x3 એ 3 x2 બનશે અને આપણે અહીં લીમીટ x → 0 લઈશું તેથી હવે જો તમને ખ્યાલ આવે કે હવે આ ફન્કશન માટે શું થઈ રહ્યું છે તેથી અમારી પાસે α અને પછી x → 0 આ sec x જે 1 છે તેથી અહીં તમારી પાસે αβ cos 0 પણ ૧ છે તેથી આપણી પાસે અહીં αβ ભાગ્યા 3 x2 અને પછી x→0 છે તેથી અહીં આપણે આ 3 x2 મેળવી રહ્યા છીએ જે 0 થશે તેથી અમારી પાસે α β એવી વસ્તુથી વિભાજીત છે જે 0 પર છે હવે જ્યારે α β 0 બરાબર હોય ત્યારે આગળ વધવાની અથવા આ લીમીટ રાખવાની એક માત્ર સંભાવના છે કારણ કે ત્યારબાદ અમને 00 ફોર્મ મળશે અને અમે એલ'એહોસ્પિટલL'Hospital's નો નિયમ આગળ લાગુ કરી શકશું પરંતુ આ કિસ્સામાં આપણે આગળ વધવા શું કરી શકીએ છીએ કે આ x βcos x 3x2ની લીમીટ 1 હોવી જોઈએ જ્યારે આપણે αβ ને 1 બરાબર કરીએ કારણ કે જયારે x→0 હશે ત્યારે આપણે આગળ વધી શકીએ અને એલ'એહોસ્પિટલL'Hospital's નો નિયમ લાગુ કરી શકીએ તેથી આ એલ હોસ્પિટલL'Hospital's ના નિયમને ફરીથી લાગુ કરવાથી અમારી પાસે પહેલેથી જ એક શરત α β પર મળી છે જે હવે 0 ની બરાબર છે તેથી ફરીથી અહીં નું ડેરીવેટીવ 2αsin x તેથી sec x અને sec x નું ડેરીવેટીવ tan x β હશે કારણ કે cos x તમને sin x આપશે તો તે એક βsin x છે અને 6 x દ્વારા વિભાજીત છે અને હવે જો આપણે ચકાસીશું કે હવે આપણે અહીં કયા ફોર્મ મેળવી રહ્યા છીએ તેથી આ tan x 0 બનાવશે અહીં sin x 0 બનાવશે તેથી આપણણે ન્યુમેરેટર ૦ મેળવીએ છીએ અને 6 x દ્વારા વિભાજીત કરવામાં આવે છે જે ફરીથી ૦ છે તેથી આપણે 00 ફોર્મ મેળવી રહ્યા છીએ તેથી અમે આ એક્સપ્રેશન પર ફરી એકવાર એલહોસ્પિટલL'hospital's નો નિયમ લાગુ કરી શકીએ છીએ તેથી અહીં લીમીટ x → 0 કરો તેથી અહીં અમારી પાસે આ x and tan x છે તેથી x એ 2 sec x sec x tan x આપશે તેથી પછી તે 4x 4 આલ્ફા અને sec x sec x tan x અને tan x બને છે અને પ્લસ 2αx અને tan x નું ફરીથી ડેરીવેટીવ x β sin x જે cos x બનશે અને 6 દ્વારા વિભાજીત કરો કારણ કે આ 6 x હતું અને ડેરિવેટિવ 6 છે તેથી હવે જો આપણે ફરી તપાસ કરીએ તો અહીં શું વેલ્યુ છે તેથી આ sec x 1 tan x 0 હશે તેથી આ એક્સપ્રેશન 0 થઈ જશે અને પછી અહીં જ્યારે x → 0 છે તે 2α અને પછી -β તેથી ન્યુમેરેટર માં આપણે 2α β મેળવીએ છીએ અને 6 દ્વારા વિભાજીત કરીએ છીએ અને લીમીટ x → 0 તેથી 2α β6 તેથી આ વેલ્યુ 1 તરીકે હોવા માટે આપણે તે 2α β6 સેટ કરવાની જરૂર છે તેથી બીજી શરત અમને મળી તે 2α β 6 છે તેથી જો તમે આ બે ઇક્વેશન αβ0 અને 2α β6 ને હલ કરો તો આપણે α 2 અને β 2 મેળવીશું તેથી અને ની આ વેલ્યુ માટે ફંક્શન કંટીન્યુઅસ બની રહેશે અથવા અન્ય રીતે આ લીમીટ અહીં α tan xβsin xx3 1 તરીકે બનશે ફંક્શન ને x 0 પર 1 તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી તેથી આ એ સંદર્ભો છે જેનો આપણે ઉપયોગ આ વ્યાખ્યાન તૈયાર કરવા માટે કર્યો છે તે integrala Differential and Integral calculus by Piskunov and this is Volume 1 the Kreyszig Advanced Engineering Mathematics and also the Thomas'Calculus તેથી આજે આપણે આ ઈન્ડીટરમીનેટ ફોર્મ્સ શીખ્યા તેઓ 00 ∞∞ 0×∞∞ ∞ 00 01 જેવા ઘણા ફોર્મ લઈ શકે છે તેથી જ્યારે આપણી પાસે 00 અથવા ∞ ∞ ફોર્મ છે ત્યારે આવી લીમીટ ની ગણતરી કેવી રીતે કરવી તે આપણે આજે શીખ્યા છીએ અને એલ હોસ્પિટલL'Hospital's નો નિયમ કે જે આ લીમીટ ની ગણતરી કરવા માટે ઉપયોગી હતો તે એ છે કે આપણી પાસે f g ગુણોત્તર માટે અહીં 00 અથવા ∞ ∞ ફોર્મ છે આપણે આ નિયમ લાગુ કરી શકીએ છીએ જે કહે છે કે આ લીમીટ ગુણોત્તરની લીમીટની બરાબર છે અને જો ફરીથી આ f' અને g' તે બંને 00 અથવા ∞ લે છે તો આપણે ફરીથી નિયમ લાગુ કરી શકીએ અને પછી આપણે મેળવીશું કે આ લીમીટ બીજા ડેરિવેટિવ્ઝ ના ગુણોત્તરની લીમીટ સમાન છે અને તેથી આપણે લીમીટ ન મેળવીએ ત્યાં સુધી આગળ ચાલુ રાખી શકીશું પરંતુ તે મહત્વનો મુદ્દો એ હતો કે આ નિયમ માન્ય છે જ્યારે તે લીમીટ અસ્તિત્વમાં હોય આપણે નિષ્કર્ષ કાઢી શકતા નથી જો ડેરિવેટિવ્ઝ ની તે લીમીટ અસ્તિત્વમાં નથી તો પછી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ નહીં કે મૂળ લીમીટ અસ્તિત્વમાં નથી તેથી આ નિયમ ખૂબ જ ઉપયોગી નિયમ છે હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે શીખીશું કે અન્ય સ્વરૂપોનો વ્યવહાર કેવી રીતે કરવો ઉદાહરણ તરીકે 0 ∞ ∞ ∞ અને તેથી વધુ